ઊર્જા સંરક્ષણ અને વ્યય ઉષ્મા પુનપ્રાપ્તિના હવે પછીના વ્યાખ્યાનમાં સ્વાગત છે તો આજે આપણે તદ્દન નવો વિષય લઈશું અને તે હાઈડ્રોજન અર્થતંત્ર અને બળતણ કોષ છે તો આ એક મહત્વનો વિષય છે આ વિષય કે જેના ઉપર છેલ્લા બે દાયકાથી ખૂબ જ વધારે અને વધારે ધ્યાન ગયું છે હું એમ કહીશ કે 90s ના દાયકાના છેલ્લા સમયમાં આ વિષયે ખરેખર માં વધારે ઝડપ પકડી હતી તો ચાલો એવું કહી શકાય કે કોલસા અથવા તો કુદરતી વાયુની સરખામણીમાં હાઈડ્રોજન ખૂબ જ નવો નવો વિષય છે અને હાઈડ્રોજન એ ઊર્જા સ્ત્રોત તરીકે સારો છે કે નહીં અને એવા બધા વિષે ઘણા બધા જુદા જુદા મતો છે તો ચાલો એના વિશે વાત કરીએ અને સમજીએ કે હાઈડ્રોજન અર્થતંત્રનો અર્થ શું છે અને આપણે બળતણ કોષ વિશે પણ વાત કરીશું કે જે ઊર્જા ઉત્પાદન ઉપકરણ છે કે જે હાઈડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરે છે તો હાઈડ્રોજન શું છે તો આપણે હાઈડ્રોજનની ઝાંખી વિશે વાત કરીશું અને પછી હાઈડ્રોજન અર્થતંત્ર વિશે અને પછી થોડા પ્રમાણમાં બળતણ કોષ વિશે વાત કરીશું તો જ્યારે હું હાઈડ્રોજન અર્થતંત્ર કહું છું એનો મતલબ એમ થાય છે કે આપણે હાઈડ્રોજન વાયુને બળતણના તત્ત્વ તરીકે લઈએ છીએ તો શા માટે તે એક સારું બળતણ છે તો જો તમે હાઈડ્રોજન તરફ જોશો તો તેમાં પ્રતિ એકમ દળ ઊર્જાના જથ્થાનું પ્રમાણ ખૂબ જ ઊંચું 142 MJkg છે જો તમે ગેસોલીન અથવા તો પેટ્રોલ કે જે આપણે મોટરગાડીમાં નાખીએ છીએ તેને ગણતા હોવ તો તે આના ત્રીજા ભાગનું હોય છે તેથી હાઈડ્રોજન બળતણનું પ્રતિ કિલોગ્રામ પ્રતિ એકમ દળ એ એક મોટો ઊર્જા સ્ત્રોત છે અને તેથી તે આકર્ષક છે અને બીજો આકર્ષક ભાગ છે કે હાઈડ્રોજન પ્રકૃતિમાં પુષ્કળ પ્રમાણમાં હાજર છે એક ગેરફાયદો પણ છે જેના વિશે આપણે પછીથી જોઈશું જો કે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે હાઈડ્રોજન શુદ્ધ રીતે સૌથી હળવું તત્ત્વ છે અને તેથી જ્યારે તમે ઊર્જા પ્રતિ એકમ કદની વાત કરતા હોવ તો તે ખૂબ જ ઓછું છે કારણ કે તેની ઘનતા બધા તત્ત્વો કરતા ઓછી છે એ આપણે જાણીએ છીએ તો તેથી જો કે પ્રતિ એકમ દળ ઊર્જાનો જથ્થો ખુબ જ ઊંચો છે પણ એકમ દળને સંગ્રહ કરવા માટે જે સંગ્રહની જરૂર પડે છે તે અતિ વિશાલ હોવું જોઈએ હવે બીજી એક વાત મેં કરી હતી કે હાઈડ્રોજન તૈયાર રીતે હાજર છે તે પ્રકૃતિમાં પુષ્કળ પ્રમાણમાં હાજર છે પણ કમનસીબે તે પુષ્કળ પ્રમાણમાં તેના અણુના રૂપમાં હાજર નથી તે બ્રહ્માંડમાં પદાર્થોનો 75 ભાગ બનાવે છે પણ મુક્ત સ્વરૂપમાં એટલે કે હાઇડ્રોજન વાયુ અથવા પ્રવાહીના રૂપમાં હાજર નથી તે વધારે પ્રમાણમાં H2O ના રૂપમા હાજર છે તો તેથી હાઈડ્રોજનનો ઉપયોગ કરવા માટે પહેલા આપણે પાણીને તેના ઘટક તત્ત્વોમાં છૂટું પાડવું પડશે અને હાઇડ્રોજન અને ઓક્સિજનને જુદા કરવા પડશે અને પછી હાઈડ્રોજનનો ઉપયોગ થઈ શકશે અથવા તો બીજી કોઈ જગ્યાએ કે જ્યાં તે હાજર છે ત્યાં આપણે પહેલા તે સંયોજન તોડવું પડશે અને હાઇડ્રોજનને વાયુ સ્વરૂપમાં અથવા તો પ્રવાહી સ્વરૂપમાં મેળવવો પડશે તો આ હાઈડ્રોજન વિશે છે જો હું હાઈડ્રોજન શું છે એ વિશે વાત કરું તો શા માટે માણસે હાઇડ્રોજનને બળતણ તરીકે જોયું કેમ કે તેની પાસે ખુબ જ ઊંચો પ્રતિ એકમ દળ ઊર્જાનો જથ્થો છે પણ મુશ્કેલી એ છે કે તે તૈયાર રીતે હાજર નથી જો તમે કોલસો અશ્મિભૂત બળતણ કુદરતી વાયુ વિશે વિચારો તો આ સંગ્રાહક છે કે જે આજે આપણા માટે હાજર છે હા આપણે કોલસાની ખાણને ખોદવું પડે છે અને કુદરતી વાયુને બહાર કાઢવો પડે છે જો તમે જૈવિક દળ વિશે વાત કરો તો તે પણ ત્યાં છે અથવા જો તમે નવીનીકરણીય સ્ત્રોત હવા સૂર્ય તરફ જુઓ તો આ બધા ઊર્જા સ્ત્રોત પ્રકૃતિમાં હાજર છે પણ હાઈડ્રોજન હાજર નથી તો આપણે થોડીક ઊર્જા હાઇડ્રોજનને મેળવવા માટે વાપરવી પડે છે અને પછી આપણે તેનો ઊર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીશું તો તે પરિચય સાથે ચાલો હાઈડ્રોજન અર્થતંત્રનો ઇતિહાસ જોઈએ તો પહેલી દ્રષ્ટિ સાથે ચાલુ કરીએ કે જે થોડું દાર્શનિક છે જૂલ્સ વેર્ન વિષે તમે જાણો છો જેણે કાલ્પનિક સાહસિક સાહિત્ય પ્રકારમાં ધ મિસ્ટેરિયસ આઇલેન્ડ નવલકથા લખી તેણે કહ્યું છે કે પાણી એ ભવિષ્યનો કોલસો હશે તે લખ્યું છે જો તમે હાઇડ્રોજનની પહેલી દ્રષ્ટિએ વાત કરતા હો તો તે આ વાક્યમાં આવી જાય છે અને જૂલ્સ વેર્ન જ્યારે આ લખે છે ત્યારે તેણે વિચાર્યું હતું કે નહીં તે આપણને ખબર નથી પણ પછી સંશોધન કહે છે કે આ માત્ર દૃષ્ટિ હતી કલ્પના હતી કે જેને તમે કાલ્પનિક વિજ્ઞાન કહો છો પણ શોધ 1839 માં સર વિલિયમ ગ્રુવ દ્વારા બળતણ કોષનો કાર્ય સિદ્ધાંત સ્વતંત્ર રીતે પ્રથમવાર દર્શાવવામાં આવ્યો એ જ સમય દરમ્યાન શોએનબાઇન દ્વારા પણ તે સ્વતંત્ર રીતે દર્શાવવામાં આવ્યો હતો તો યાદ રાખો 1839 ખૂબ ખૂબ વર્ષો પહેલા હલ્દાને આગાહી કરી હતી કે વિદ્યુત વિચ્છેદન દ્વારા વિન્ડ પાવરમાંથી નીકળેલ હાઇડ્રોજનનું પ્રવાહિકરણ અને સંગ્રહિત થવું એ ભવિષ્યનું બળતણ હશે તમારે હાઈડ્રોજન પવન ઊર્જાની મદદથી ઇલેક્ટ્રોલાઇસીસ માંથી મેળવવો પડશે તો તમે પવનઊર્જાનો ઉપયોગ કરો છો વિન્ડ ટર્બાઈન માં ઉત્પન્ન થયેલી વિદ્યુતઊર્જા પાણીના ઇલેક્ટ્રોલાઇસીસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને પછી તમે હાઇડ્રોજનનું પ્રવાહીકરણ કરો છો તેનું દબાણ વધારો છો અને પછી તેનો સંગ્રહ કરો છો અને પછી તમે તેને બળતણ તરીકે ઉપયોગમાં લઈ શકો છો આ બળતણનું ઉત્પાદન કરવા માટે કેટલો ખર્ચો થશે કારણ કે તે કદાચ વધારે હશે આપણે તેના પર પછી આવીશું ઉપયોગીતા અને પરિવહન લાવાઝેક તેણે હાઈડ્રોજનથી ચાલતા વાહનોનો વિચાર 1920 માં આપ્યો તો તમે જોઈ શકો છો કે જે પણ જુદી જુદી શોધખોળ છે તે ખૂબ જ સમય પહેલાંની 1800 1920 ની હતી તો આ પહેલો વ્યક્તિ છે કે જેણે કહ્યું કે હાઇડ્રોજનનું કુદરતી વાયુની જેમ જ પાઇપલાઇન દ્વારા પરિવહન કરી શકાય છે તો આપણે કહ્યું કે જે રીતે આપણે ગેસ સ્ટેશન અથવા તો પેટ્રોલ પંપ પાસે જઈએ છીએ કે જ્યાં પેટ્રોલ અથવા તો ડીઝલ નું પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે અથવા તો ટ્રકની અંદર પરિવહન કરવામાં આવે છે તેણે કહ્યું કે ભવિષ્યમાં હાઇડ્રોજનનું પણ પાઇપલાઇન દ્વારા કુદરતી વાયુની જેમ પરિવહન કરી શકાશે અને પછી ટકાઉ પ્રણાલી વિશે થોડા વાક્યો છે હું એ વાંચતો નથી તમે વાંચી લેજો તો આ હાઈડ્રોજન અર્થતંત્ર વિશેનો ફોટો છે તો હવે આપણે હાઈડ્રોજનના ઉત્પાદન વિશે જોઈશું કઈ રીતે હાઈડ્રોજનને ઉત્પન્ન કરવામાં આવે છે આપણે જોયું કે હાઈડ્રોજન હાજર નથી આપણે તેને પહેલા ઉત્પન્ન કરવો પડશે તો અત્યારે હાઈડ્રોજનના ઉત્પાદનની થોડીક પ્રક્રિયાઓ હાજર છે સ્ટીમ રીફોર્મિંગ ઓફ નેચરલ ગૅસ તો રીફોર્મેશન રાસાયણિક પ્રક્રિયા કે જે આપણે રાસાયણિક ઊર્જા સંગ્રહમાં જોયું હતું મિથેનમાંથી આપણે હાઇડ્રોજનને એક બનાવટ તરીકે મેળવી શકીએ તો મિથેલેશન અને રીફોર્મેશન કે જે સ્ટીમ રીફોર્મિંગ ઓફ નેચરલ ગૅસ છે ખરું ને બાયોમાસ ગેસીફિકેશન તો આ બધી પ્રક્રિયા હાઇડ્રોજનને તત્ત્વ તરીકે આપે છે સ્ટીમ રીફોર્મેશન ઓફ બાયો ઓઇલ અને હાઇડ્રોકાર્બન નું આંશિક ઓક્સિડેશન હાઈડ્રોજનને બહાર કાઢવા માટે વપરાય છે હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ એ કદાચ એની બનાવટ છે કોલસાનું ગેસીફિકેશન કે જે આજે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ જો તમે આમાંની કોઈપણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને હાઈડ્રોજનને ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવા માટે તેને ઉત્પન્ન કરવાના ખર્ચા વિશે જોશો તો તે ખૂબ જ વધારે છે આપણને ખબર છે કે 1 GJ ખૂબ જ ઊંચો આંકડો નથી 1 GJ માટે 6 ડોલર થી 15 ડોલર સુધીનો ખર્ચો આ કોઈપણ પ્રક્રિયા ઉપયોગ કરવાથી થાય છે અને આ કિંમત આ પ્રક્રિયાઓ બદલાવવાથી થોડી ઘણી બદલાય છે પણ હું શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ ખર્ચો ખૂબ જ ઊંચો હોય છે 1 GJ એ ખરેખરમાં 11 MWH કરતાં પણ ઓછી છે તો આ માત્ર ઊર્જાના સ્ત્રોત તરીકે હાઇડ્રોજનને ઉત્પન્ન કરવાનો ખર્ચો છે અને પછી તમે હાઇડ્રોજનને બળતણ તરીકે ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેશો કે જેનો અલગથી ખર્ચો થશે અને ફરીથી યાદ રાખો કે કોલસાને ખોદવાનો ખર્ચો શોધવાનો ખર્ચો મારો મતલબ એમ છે કે સંગ્રાહકમાં કુદરતી વાયુ મેળવવા માટે ખોદવાનો ખર્ચો વધારે હોતો નથી મતલબ કે આની સરખામણીમાં ખૂબ જ ઓછો હોય છે અને કલ્પના કરો કે પાણીનું ઇલેક્ટ્રોલાઇસીસ કે જે ખરેખરમાં હાઇડ્રોજનને ઉત્પન્ન કરવા માટે વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરે છે અને આપણે કહીએ છીએ કે છેલ્લે આપણે આ જ હાઈડ્રોજનનો ઉપયોગ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે કરીશું તો આ એક ચક્કર જેવી પરિસ્થિતિ થઈ વિદ્યુત ઊર્જા એ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ પ્રક્રિયાની અંદર વ્યય પણ થશે તો 20 ડોલર પ્રતિ ગિગાજૂલ જેટલો ખર્ચો થશે તો ખાતરીથી તે બીજા ઊર્જા સ્ત્રોતોની સરખામણીમાં ખૂબ જ ખર્ચાળ છે તો હાઈડ્રોજનને બળતણ તરીકે વાપરવા માટેનો પડકાર એ તેનું ઉત્પાદન છે અને બીજું તેનો સંગ્રહ છે કારણ કે હાઈડ્રોજન માટે આપેલા દળ માટે ખૂબ જ વધારે કદ જોઈએ છે તો આ થોડીક પ્રક્રિયાઓ છે કે જે ભૂગર્ભ ટાંકીમાં કમ્પ્રેસ્ડ હવા નો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે યાદ કરો કે જ્યારે આપણે કમ્પ્રેસ્ડ હવા ઊર્જા સંગ્રહ વિશે વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે કમ્પ્રેસ્ડ હવા સંગ્રહ હાઈડ્રોજનના સંગ્રહ માટે પ્રવાહી હાઈડ્રોજન માટે અથવા તો વાયુરૂપમાં કમ્પ્રેસ્ડ હાઇડ્રોજન માટે અનુકૂળ છે તો આપણને કહેવામાં આવ્યું છે કે તે કમ્પ્રેસ્ડ હાઈડ્રોજન માટે અનુકૂળ છે અને એલ કે જે પ્રવાહી કુદરતી વાયુ છે તેના માટે પણ અનુકૂળ છે કમ્પ્રેસ્ડ સંગ્રહ અને પાઇપલાઇનમાં પરિવહન અને ખાસ કરીને કમ્પ્રેસ્ડ વાયુ અથવા કમ્પ્રેસ્ડ પ્રવાહી પ્રવાહી હાઈડ્રોજન તો આ ઊર્જા સઘન પ્રક્રિયા છે અને પરિવહન હાનિકારક છે કારણ કે હાઈડ્રોજન ખુબ જ દહનશીલ બળતણ છે કે જે આપણે પછી જોઈશું હવે પછી ધાતુ ના હાઈડ્રાઇડ છે તો આ ખરેખર સારું છે શું થાય છે અહીંયા આ અમુક ધાતુ છે કે જે આ વાયુઓને રૂમના તાપમાને શોષી લે છે અને પછી થોડી ગરમી આપવાથી તેને છોડે છે જ્યારે તમે તાપમાન થોડું વધારો છો હાઈડ્રોજન છુટો પડશે પરંતુ તકલીફ એ છે કે તે તત્ત્વ પ્લેટિનમ પેલેડિયમ છે કે જે ખૂબ જ મોંઘા છે તો ભાગ્યે જ મળતા પૃથ્વીના થોડા ધાતુ હાઇડ્રોજનને રૂમના તાપમાને શોષે છે અને ગરમ કરવાથી તેને છોડે છે તો આ એક પ્રકારનું સંશોધનનો વિષય છે અને છેલ્લે ગ્લાસ માઈક્રોસ્ફિયર આ ખૂબ જ આકર્ષક અને સારી તકનીકી છે પણ હજુ તે મૂલ્યાંકનની નીચે છે તો ગ્લાસ માઈક્રોસ્ફિયર કે જે ડોપ્ડ ગ્લાસ માઈક્રોસ્ફિયર છે કે જે હાઇડ્રોજનને સંગ્રહ કરવા માટે અને છોડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો આ બધા હાઇડ્રોજનને સંગ્રહ કરવાના વિકલ્પો છે કે જે આપણે જોયા અને તે કદાચ સાબિત કરવામાં આવ્યા છે જેમાંના કોઈક ખૂબ મોટા પ્રમાણમાં સાબિત કરી શકાયા નથી પણ હાઇડ્રોજનનો બળતણ તરીકે સંગ્રહ કરવા માટે સારા વિકલ્પો હોવાનું સાબિત થયું છે પણ આ એક પડકાર છે અને બીજો પડકાર દહનનો છે કારણ કે હાઈડ્રોજન ખુબ જ દહનશીલ ઇંધણ છે અને બીજી સમસ્યા એ છે કે જ્યારે તે સળગે છે ત્યારે તેની જ્યોત અદ્રશ્ય હોય છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાય છે કારણ કે આ ખૂબ જ હળવી છે ઘનતા ઓછી છે અને તેથી આ એક સમસ્યા છે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ બળતણ સળગવાથી હાનિકારક છે તો તે આપણને સારો ઊર્જાનો સ્ત્રોત તરીકે જોવા માટે રોકવો જોઇએ નહીં પરંતુ આપણે કોઈ પણ બળતણ સાથે કાળજી રાખવી જોઈએ અને તે હું હવે પછીની સ્લાઇડ માં કહીશ હવે આપણે હાઈડ્રોજન બળતણની સુરક્ષા વિશે જોઈએ હાઈડ્રોજન અસુરક્ષિત હોઈ શકે છે જો તેની સાથે બરાબર રીતે કામ કરવામાં ન આવે તો કારણ કે તે ખૂબ જ જ્વલનશીલ અદ્રશ્ય જ્યોત સાથેનું તત્ત્વ છે કે જેના વિશે આપણે વાત કરી પણ તે કોઈપણ વાયુ માટે સાચું છે અથવા તો કોઈ બીજા ઊર્જા સ્ત્રોત માટે પણ સાચું છે પેટ્રોલ અને ડીઝલ ના ટ્રક પર પણ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ જ્વલનશીલ પદાર્થ એવું લખેલું હોય છે આપણે કાળજી રાખવી જોઈએ ઈતિહાસમાં એવા બે બનાવો છે કે જેણે હાઈડ્રોજનની સુરક્ષિત તરીકેની છાપને કલંકિત કરી છે પહેલી ખૂબ જ દુઃખદ ઘટના 1937ની હિન્ડેન્બુર્ગ ઘટના છે તો હિન્ડેન્બુર્ગ માં એ દિવસોમાં એટલે કે અત્યારે પણ જેટ વિમાન આપણે જોઈ શકીએ છીએ એ દિવસોમાં જેટ વિમાન ને એર શિપ્સ કહેવાતું હતું તો એર શિપ્સ ઝેપેલીન તરીકે ઓળખાતી હતી તો એર શિપ્સ માં ખાસ કરીને આ કમ્પ્રેસ્ડ હાઈડ્રોજનની ટાંકીઓ હતી અને ત્યાં એક મોટી ધાતુની ફ્રેમ હતી અને ત્યાં આજુબાજુ કાપડ હતું કે જે એર ક્રાફ્ટ વિમાનમાં હોય છે અને તે આજના જેટ વિમાન ની જેમ વધારે ઝડપથી ઉડતું નહોતું પણ તે સામાન્ય રીતે ઉડાણ માટે વપરાતું હતું હિન્ડેન્બુર્ગ બનાવ કે જ્યાં એર શિપ્સ ઝેપેલીન માં આગ લાગી અને તેમાં 36 લોકોનો જીવ ગયો અને તે ખૂબ જ નોંધપાત્ર બનાવ હતો કારણ કે તેણે હંમેશા માટે ઉડ્ડયન ઉદ્યોગની સિકલ ફેરવી નાખી આ બનાવ પછી એર શિપ્સ ક્યારેય ઉપયોગમાં લેવામાં આવી નથી અને આપણે જેટ વિમાન તરફ ચાલ્યા ગયા કે જેનો આપણે આજે ઉડવા માટે ઉપયોગ કરીએ છીએ જો કે એવું કહેવામાં આવે છે કે એવી ઘણી બધી વાતો હતી કે જેના કારણે વિસ્ફોટ થયો હતો શા માટે આગ લાગી હતી અને તેનો કોઈ સચોટ પુરાવો નથી કે હાઈડ્રોજનના દહનના કારણે અકસ્માત સર્જાયો ઘણા બધા સિદ્ધાંતો છે આ વિમાન જર્મનીનું હતું તો તેમાં ઘણા બધા કાવતરાના સિદ્ધાંતો તોડફોડના સિદ્ધાંતો વગેરે વગેરે હતું તો હું તેની અંદર જવા માગતો નથી હું તમને એક વિડીયો બતાવીશ કારણ કે આ ઇતિહાસનો બનાવ છે અને તેથી આપણે એ જાણવું જોઈએ બીજી એક વાત હાઈડ્રોજન બોમ્બની છે મને સાફ કહેવા દો કે ઊર્જા સ્ત્રોત તરીકે હાઈડ્રોજન બોમ્બ અને હાઇડ્રોજનમાં કંઈ પણ સમાનતા નથી હાઈડ્રોજન બોમ્બને ઊર્જા સ્ત્રોત તરીકે હાઈડ્રોજન સાથે કંઈ લેવાદેવા નથી આપણે જાણીએ છીએ કે અણુબૉમ્બ અને ન્યુક્લિયર બોમ્બ છે પણ તેને ન્યુક્લિયર ઊર્જા સાથે કોઈ લેવાદેવા નથી કે ન્યુક્લિયર ઊર્જા ખરાબ છે નહિ તે બળતણ છે મારો મતલબ એમ છે કે કોલસાનો ઉપયોગ કરી શકાય છે અથવા તો કુદરતી વાયુનો ઉપયોગ પણ વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ પણ આપણી ગાડીઓને અથવા તો રેલગાડીને ચલાવવા માટે કરી શકાય છે તો જો તમે કોઈપણનો દુરુપયોગ કરશો તો તેનો દુરુપયોગ થઈ શકશે તો હાઈડ્રોજન બોમ્બ અને હાઇડ્રોજન એ બંને ઊર્જા સ્ત્રોત તરીકે સમાન નથી હવે હું શું કરીશ હું વિષયથી થોડો બીજે ફંટાવું છું અને તમને એક નાનો વીડીયો બતાવું છું કે જે હિન્ડેન્બુર્ગ ની દુઃખદ ઘટના વિશે છે તે નાનો વિડિયો છે આ ઝેપેલીન એરક્રાફ્ટ છે ઉતરાણના સ્થળ નજીક સંદર્ભ સમય 1700 ઉતરાણ સંદર્ભ સમય 1701 હિન્ડેન્બુર્ગ મોડર્ન માસ્ટર્સ તરફ જાય છે સંદર્ભ સમય 1704 સંદર્ભ સમય 1706 જેવુ હું વગાડુ છુ સંદર્ભ સમય 1710 પ્રાયોગિક સેવા રોજિંદી ક્રિયા બની ગઈ છે ચાલુ થયાના ભાગ્યે જ 100 ફૂટ પછી સંદર્ભ સમય 1716 સાત લાખ ક્યુબિક ફૂટ જવલનશીલ વાયુ આગ પકડે છે સંદર્ભ સમય 1720 અને દુઃખદ ઘટના માત્ર સેકન્ડોમાં બની જાય છે સંદર્ભ સમય 1730 કોઈને પણ ડરાવી દે તેવી અતુલ્ય ઘટના લાગે છે સંદર્ભ સમય 1804 ઉડ્ડયનના ઇતિહાસમાં એક આપત્તિ છે તો ખૂબ જ દુઃખદ બનાવ હતો કે જે તમે જોયો ન્યૂજર્સી માં ઉતરાણની થોડીક ક્ષણો પહેલા આ બનાવ બન્યો હતો તો થોડીક જ મિનિટોમાં 36 મુસાફરોએ તેઓનો જીવ ગુમાવ્યો પણ એક સારો ભાગ પણ છે કે 23 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા 36 મુસાફરોએ જીવ ગુમાવ્યો કે જે દુઃખદ છે પણ ઘણા બધાને બચાવી લેવામાં પણ આવ્યા આ હતી હિન્ડેન્બુર્ગ ઘટના કે જે થોડો ચકરાવો હતો પણ હું તમને બતાવવા માંગું છું કે ખરેખરમાં શું થયું હતું કે જ્યારે જેટ વિમાન ને આગ લગાડે છે અને તે નોંધપાત્ર બનાવ છે કેમ કે જેવું મેં કહ્યું કે તેણે ઉડ્ડયન ઉદ્યોગની સિકલ હંમેશા માટે બદલાવી નાખી કારણ કે હાઈડ્રોજનથી ચાલતા એર શિપ્સ તે પછી ક્યારેય ઉપયોગમાં લેવામાં આવ્યા નહીં અને આપણે ગેસ ટર્બાઇન થી ચાલતા જેટ એન્જિન તરફ જતા રહ્યા તો હવે આપણે હાઈડ્રોજન અર્થતંત્ર અને હાઇડ્રોજનની બળતણ તરીકેની ચર્ચા બાદ શું કરીશું આપણે બળતણ કોષ તરફ જઈશું અને બળતણ કોષ ખરેખરમાં વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે હાઈડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરે છે એ યાદ રાખો કે આ એક બેટરી ની જેમ ઇલેક્ટ્રો કેમિકલ ઉપકરણ છે કે જ્યાં રાસાયણિક ઊર્જાને વિદ્યુત ઊર્જામાં સીધેસીધી રૂપાંતરીત કરવામાં આવે છે પણ બેટરી નો ઉપયોગ ઊર્જાનો સંગ્રહ કરવા માટે થાય છે જ્યારે બળતણ કોષ એ સીધું સાચા સમયમાં રૂપાંતરણ છે કે જ્યાં સંગ્રહ કરવો એનો સમાવેશ થતો નથી જ્યાં સુધી તમે બળતણ આપો છો ત્યાં સુધી તમે ઊર્જાનું ઉત્પાદન મેળવી શકશો બેટરી ની જેમ નહીં કે જ્યાં એ ઉતરણ ચક્ર દરમિયાન ઊર્જા આપે છે પણ પછી અમુક સમય પછી તેનું ઉતરણ થઈ જાય છે અને જો તે ટોર્ચ ઘડિયાળ અથવા તો રિમોટ કંટ્રોલમાં વપરાય તેવી રીતે એકવારના ઉપયોગ માટે હોય તો પછી આપણે એને ફેંકી દેવી પડે છે અથવા તો જેવી રીતે આપણે મોબાઇલ ફોનમાં અને લેપટોપ માં કરીએ છીએ તેમ તેનું ફરીથી પ્રભારણ કરી શકીએ છીએ તો હવે તમે શું કરશો તમે બળતણ કોષ તરફ જશો તો બળતણ કોષ શું છે જેમ મે કહ્યું તેમ બળતણ કોષ ખરેખરમાં હાઇડ્રોજનનો ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે છે તો બળતણ કોષ ધ્રુવો અને ઉદીપક ધરાવે છે તો દરેક બળતણ કોષમાં બેટરી ની જેમ બે ધ્રુવો અને ઇલેક્ટ્રોલાઇટ હોય છે તો આપણે આગળ જોઈશું તે રીતે બળતણ કોષનું એક રૂપ પ્રોટોન એકચેન્જ મેમ્બ્રેન બળતણ કોષ છે અને તે શું કરે છે તે પ્રોટોન ને પસાર થવા માટે પ્રેરે છે અને ઇલેક્ટ્રોન ની હલચલને થોડો સમય રોકે છે તો શું થાય છે આ ધ્રુવોને ઉદીપક હોય છે કે જ્યાં હાઈડ્રોજન જાય છે ત્યારે તે ઈલેક્ટ્રોન અને પ્રોટોન માં છૂટા પડી જાય છે તો જો તમે એક પરમાણ્વીય હાઈડ્રોજનને લેશો અને ઇલેક્ટ્રોન ને કાઢી નાખશો તો પછી આપણી પાસે એક પ્રોટોન જ વધશે અને તે પ્રોટોન એકચેન્જ મેમ્બ્રેન થી ધ્રુવોની બીજી બાજુ તરફ જશે કે જ્યાં હવા કે જેમાં ઓક્સિજન છે તે આવશે તો આ પ્રોટોન્સ ખરેખરમાં ઉદીપકની હાજરીમાં ઓક્સિજનના અણુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે હવે ઇલેક્ટ્રોન સાથે શું થશે તો ઇલેક્ટ્રોન જ્યારે ધ્રુવો પાસે જુદા પડે છે આપણે બહારથી પરિપથ જોડીએ છીએ અને તેથી આ ઇલેક્ટ્રોન ખરેખરમાં આ બહારના પરિપથમાં વહે છે અને તે ધ્રુવોની બીજી બાજુએ જાય છે જ્યાં તે હાઇડ્રોજનને બનાવવા માટે પ્રોટોન ની સાથે જોડાઈ જાય છે કે જે પછી ઓક્સિજન સાથે જોડાઈને પાણી બનાવે છે અને તેથી થોડા ઓક્સિજન સિવાયની હવા અને પાણીની વરાળ બહાર આવે છે અને તે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે અને તેથી તમે અહીંયા ઉષ્મા ઉત્પન્ન કરો છો તો બળતણ કોષમાં નિવેશ શું છે બળતણ કોષમાં નિવેશ મુખ્યત્વે હાઇડ્રોજન છે કારણ કે તે બળતણ છે અને ઓક્સિજન કે જે હવામાં હાજર છે અને વિદ્યુત ઊર્જા કે જે ઉત્પન્ન થાય છે તેના સિવાય બળતણ કોષમાંથી શું બહાર આવે છે ગૌણ પેદાશ તરીકે ઉષ્મા આવે છે કારણ કે આ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે અને પછી પાણીની વરાળ અને નહીં વપરાયેલી હવા હોય છે તો આ બળતણની રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં સીધું રૂપાંતરણ છે જેવું આપણે જોઈએ છીએ કે અહીં ઊંચી કાર્યક્ષમતા છે શા માટે અહીં ઊંચી કાર્યક્ષમતા છે તે ખૂબ જ ઊંચી છે અને આપણે તેના વિશે વાત કરીશું અહીંયા ખૂબ જ ઓછો અવાજ છે કેમ કે અહીં ચાલતા ભાગો નથી થોડા પ્રકારના પંપ અને થોડા પ્રકારનું ડ્રાઇવિંગ બળ છે કે જે હાઇડ્રોજન અને હવાના પ્રવાહ માટે ઉપયોગી છે તેના સિવાય તમારી પાસે કમ્પ્રેસર અને ટર્બાઈન નથી મારો મતલબ એમ છે કે ત્યાં થોડા પ્રમાણમાં પંપ નો જ અવાજ છે અને તેથી અહીં ખુબ જ ઓછો અવાજ છે અને આ સ્થિર ઊર્જાનું ઉત્પાદન છે કેમ કે બળતણનો પુરવઠો સ્થિર છે અને તે ઓછું પ્રદુષણ કરે છે તો આ બળતણ કોષની આદર્શ ઉપયોગિતા શું છે બળતણ કોષની આદર્શ ઉપયોગિતા ખરેખરમાં મોટરગાડી છે એ તાપમાન ઉપર આધાર રાખે છે પણ ખાસ કરીને મોટરગાડી માટે તમે વિચારી શકો છો કે જ્યારે આપણે વિદ્યુત ઊર્જાથી ચાલતી મોટરગાડી ની વાત કરતા હોઈએ અને બળતણ કોષનો આપણે વિદ્યુત ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો હાઇબ્રીડ વાહનોમાં વિદ્યુતીય ભાગમાં આપણે બળતણ કોષનો ઉપયોગ કરી શકીએ છીએ પણ પડકાર છે અને તેથી મોટાભાગના વિદ્યુત ઊર્જાથી ચાલતા વાહનો અને હાઈબ્રિડ વાહનો કે જે આજે બજારમાં વેચાઈ રહ્યા છે તે બેટરી ઓ દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ જો તમે ખર્ચને નીચે લાવી શકો અને જો કદને નીચે લાવી શકો તો બળતણ કોષ એ એક અગત્યનો ભાગ છે ટૂંકમાં બળતણ કોષ શું છે અને હાઇડ્રોજનને બળતણ તરીકે ઉપયોગ કરીને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવાની તેની ઉપયોગિતા વિશે આપણે જોયું તો આ નાના પરિચય સાથે આપણે અહીંયા રોકાઈશું અથવા તો આ વ્યાખ્યાનનો અંત કરીશું અને આપણે હવે પછીના વ્યાખ્યાનમાં બળતણ કોષનું વધારાનું વર્ણન કરીશું તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે શેના વિશે ચર્ચા કરી આપણે હાઈડ્રોજન એક આકર્ષક બળતણ સ્ત્રોત છે એવું કહીને ચાલુ કર્યું હતું શા માટે કારણ કે તેની પ્રતિ એકમ દળ ઊર્જાનો જથ્થો કેલરીફીક કિંમત અથવા તો હીટિંગ કિંમત ખૂબ જ વધારે છે અને તે ગેસોલીન કે જેને આપણે મોટરગાડીમાં ઉપયોગ કરીએ છીએ તેના કરતા ત્રણ ગણી છે અને તેથી તે ખૂબ જ આકર્ષક છે પરંતુ તે ખૂબ જ હળવું તત્ત્વ છે અને તેથી આપેલા દળ માટે જરૂરી જોઈતું કદ બીજા કોઈપણ બળતણ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેના કરતાં ખૂબ જ મોટું છે પણ એક ખૂબ જ મોટો ગેરફાયદો એ છે કે હાઈડ્રોજન પ્રકૃતિમાં મુક્ત રીતે હાજર નથી બ્રહ્માંડમાં માત્ર 75 તત્ત્વ છે કે જેમાં હાઈડ્રોજન છે અને તેમનો મોટો સ્ત્રોત પાણી છે H2O તો હાઈડ્રોજન હાજર છે કુદરતી વાયુમાં હાઈડ્રોજન છે હાઇડ્રોકાર્બનમાં હાઈડ્રોજન છે કોલસામાં હાઈડ્રોજન છે પણ વાત એમ છે કે તમારે હાઇડ્રોજનને આ બધા તત્ત્વોમાંથી અથવા તો આ બધા સ્ત્રોતમાંથી બહાર કાઢવો પડે છે અને તેના માટે વિદ્યુત ઊર્જાની જરૂર પડે છે અને વિદ્યુત ઊર્જાનો ખર્ચ ઊર્જાનો ખર્ચ કે જે હાઇડ્રોજનને ઉત્પન્ન કરવા માટે વપરાય છે તે ખૂબ જ ઊંચો છે અને તેથી તે એક સમસ્યા છે તો સામાન્ય રીતે હાઈડ્રોજનને ઉત્પન્ન કરવા માટે આપણે વધારાનો ખર્ચ કરવો પડે છે બદલામાં આપેલા દળ માટે હું વધારે ઊર્જા મેળવી શકીશ બીજી વાત આપણે હાઈડ્રોજનના સંગ્રહ માટેની કરી હતી કે એ પણ એક પડકાર છે કારણ કે તે હળવું તત્ત્વ છે અને તેથી તેને મોટા કદની જરૂર પડે છે તો આપણે તેને દબાવવા બાબતે અને સંગ્રહ કરવા બાબતે અથવા તો પ્રવાહીકરણ કરીને પછી સંગ્રહ કરવા બાબતે વિચારવું પડશે અને બીજી બે વાતો કે જેના વિશે આપણે વિચાર્યું હતું તે છે ધાતુ હાઈડ્રાઇડ ના રૂપમાં સંગ્રહ કરવો અને ગ્લાસ માઈક્રોસ્ફિયર ના રૂપમાં સંગ્રહ કરવો બીજી વાત આપણે એમ કરી હતી કે હાઈડ્રોજન ખુબ જ દહનશીલ વાયુ છે અને એની જ્યોત અદ્રશ્ય છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાય છે કારણ કે તે હળવી છે તો એના કારણે થોડો સુરક્ષાની હાનિ હાઈડ્રોજનનો ઉપયોગ કરવાના કારણે છે પણ પછી પ્રામાણિક રીતે જોઈએ તો દરેક બળતણને થોડી સુરક્ષા હાની તો હોય જ છે તો જો આપણે કાળજી રાખીશું તો આપણે ચિંતા કરવાની જરૂર નથી આપણે જાગ્રત રહેવા જોઈએ આપણે સંકટ વિષે જાણતા હોવા જોઈએ અને એના વિષે જરૂરી પગલા લેવા જોઈએ કે જેથી કોઈપણ પ્રકારનો અકસ્માત અથવા તો સુરક્ષા હાનિ થાય નહીં તો આ સાથે આપણે એમ પણ કહ્યું હતું કે તમે થોડા ચલિત થાવ અને આપણે હિન્ડેન્બુર્ગ ની ઘટના વિષે વાત કરી હતી કે જ્યાં એર શિપ્સ કે જે હાઈડ્રોજનથી ચાલતા જેટ વિમાન છે તે છેલ્લુ એર શિપ હતું કે જે 1937 માં પડી ભાંગ્યું હતું તે ખૂબ જ દુઃખદ આગનો અકસ્માત હતો પણ એ અકસ્માત હાઈડ્રોજનના દહનના કારણે થયો હતો કે નહીં તેના વિશે હજુ ઘણા સિદ્ધાંત છે અને એમાંનું એક એમ છે કે ત્યારે જ્વલનશીલ પદાર્થ તેની બહારની સપાટી પર લગાડવામાં આવ્યું હતું વગેરે વગેરે તો આપણને ખબર નથી અને તે સાબિત થયું નથી કે અકસ્માત હાઈડ્રોજનના બળતણ તરીકેના ઉપયોગને કારણે થયો હતો તો આ હાઈડ્રોજનના બળતણ તરીકેની ટૂંકી ચર્ચા પછી આપણે બળતણ કોષની સંકલ્પનાનો પરિચય લીધો કે જેમાં હાઈડ્રોજનમાં રહેલી ઊર્જાને સીધેસીધી વિદ્યુત ઊર્જામાં રૂપાંતરીત કરવામાં આવે છે તો હવે આપણે હવે પછીના વ્યાખ્યાનમાં બળતણ કોષો વિશેની આપણી ચર્ચા ચાલુ રાખીશું